આપણે લિનિયર સમીકરણો ઉકેલવા પરનું વ્યાખ્યાન ચાલુ રાખીશું છેલ્લા વ્યાખ્યાનમાં મેં ઘણા વધુ સમીકરણો અને વેરીએબલ્સના કેસની ચર્ચા કરી જ્યાં આપણી પાસે કોઈ સમાધાન ન હોઈ શકે અને સમાધાન શોધવા માટે આપણે ઓપ્ટિમાઇઝેશન પર્સ્પેક્ટિવનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ આ વ્યાખ્યાનમાં હું તમને તે કેસો માટેના કેટલાક દાખલા આપવાનો છું કે જેમાં આપણે છેલ્લી વાર જે ઉકેલ લાવેલા તે ઉકેલો લાગુ કરીએ ત્યારે શું થાય છે તે બતાવશે અને તે પછી હું સમીકરણો કરતાં વધુ વેરીએબલ્સના કેસ પર ધ્યાન આપીશ તો ચાલો સ્ક્રીન માં બતાવ્યા પ્રમાણે Ax b ઉદાહરણ સિસ્ટમ જોઈએ અહીં આપણી પાસે 3 રો અને 3 કોલમ સાથેનો મેટ્રિક્સ છે જેનો મૂળભૂત અર્થ એ છે કે વેરીએબલ્સની સંખ્યા કરતા વધુ 2 વેરીએબલ સંખ્યામાં 3 સમીકરણો છે અને આપણે આ સમીકરણોને આ રીતે વાંચવું પડશે x1 1 2x1 0 5 અને 3x1 x2 5 તેથી જો તમે આ સમીકરણો જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રથમ 2 સમીકરણો અસંગત છે ઉદાહરણ તરીકે જો આપણે પ્રથમ સમીકરણ સાચું લેવા માં આવે તો પછી x1 1 અને જો આપણે તે મૂલ્ય બીજા સમીકરણમાં મુકીએ તો તમને x2 0 05 મળશે જો તમે બીજું સમીકરણ સાચા તરીકે લેવાનું હોય તો 2x1 0 5 છે તેથી x1 0 25 હશે અને તે પ્રથમ સમીકરણ હલ કરશે નહીં તેથી આ 2 સમીકરણો અસંગત છે ત્રીજું સમીકરણ 3x1 x2 હોવાથી તમે x1 માટે જે પણ મૂલ્ય મેળવો છો તે ધ્યાનમાં લીધા વગર x2 ની કિંમતની ગણતરી કરવા માટે તમે હંમેશાં આ સમીકરણનો ઉપયોગ કરી શકો છો જો કે આપણે આ સમીકરણોનો સેટ હલ કરી શકતા નથી હવે ચાલો જોઈએ કે આપણે છેલ્લાં વ્યાખ્યાનમાં વર્ણવેલ ઓપ્ટિમાઇઝેશન કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણને શું ઉપાય મળે છે આપણે કહ્યું x Aᵀ A 1 b A મેટ્રિક્સ 1 0 2 0 3 1 છે તેથી Aᵀ મેટ્રિક્સ 1 2 3 0 0 1 ફક્ત મેટ્રિક્સ અહીં પ્લગ કરી રહ્યા છીએ અને પછી ગણતરી કરવાથી આપણને આ સમીકરણ મળે છે જે કહે છે x1 x2 મેટ્રિક્સ ટાઈમ્સ 15 5 છે આ ગણતરી માટેનું મધ્યવર્તી પગલું છે અને જ્યારે તમે તેને વધુ સરળ બનાવશો ત્યારે તમને સોલ્યુશન મળે છે x1 0 x2 5 નોંધ લો કે અહીં પસંદ કરેલા ઓપ્ટિમમ ઉકેલમાં પાછલી સ્લાઇડમાં આપણે જે 2 કિસ્સાઓ વિશે વાત કરી છે તેમાંથી એક પણ નથી જે x1 1 છે અને x1 0 25 ઓપ્ટિમાઇઝેશન અભિગમ x1 0 અને x2 5 ને પસંદ કરે છે અને જ્યારે તમે તેને સમીકરણમાં પાછો બદલો ત્યારે તમને 0 0 5 તરીકે b મળે છે જ્યારે વાસ્તવિક b કે જેમાં આપણને રસ છે તે 1 0 5 5 છે તેથી તમે જોઈ શકો છો કે જ્યારે ત્રીજું સમીકરણ ઉકેલાઈ રહ્યું છે ત્યારે બરાબર પહેલા બંને પ્રથમ 2 સમીકરણો ઉકેલાયા નથી તેમ છતાં આપણે આ પહેલા વર્ણવ્યું છે તે મુજબ આ એરર ને ઘટાડવાનો શ્રેષ્ઠ ઉકેલ છે જે આપણે એરરના વર્ગના સરવાળા ને ઘટાડવા તરીકે વ્યાખ્યાયિત કર્યું છે હવે આપણે આગળના દાખલા પર આગળ વધીશું ચાલો આપણે અહીં કંઈક અલગ સમજાવવા માટે બીજા ઉદાહરણનો વિચાર કરીએ આપણે તે જ ડાબી બાજુ લીધી છે આપણી પાસે એ જ મેટ્રિક્સ છે જો કે જમણી બાજુ બદલી ને 1 2 5 કરી દેવામાં આવી છે અમે આ એક વિશિષ્ટ કારણોસર કર્યું છે જે આપણે હાલમાં જોશું તેથી જ્યારે તમે આ સમીકરણ જુઓ છો જો તમે પ્રથમ સમીકરણ લો તો તે x1 1 તરીકે વાંચે છે જો તમે બીજા સમીકરણ પર નજર નાખો તો તે 2x 1 તરીકે વાંચે છે ત્રીજું સમીકરણ 3x x2 5 તરીકે વાંચે છે તેથી પ્રથમ સમીકરણથી તમે x1 1 માટે સોલ્યુશન મેળવી શકો છો અને બીજું સમીકરણ તે 2x1 2 તરીકે વાંચે છે આપણે ફક્ત પ્રથમ સમીકરણમાંથી જે સોલ્યુશન મેળવ્યું છે તેને મૂકવું પડશે અને બીજા સમીકરણ પણ સંતુષ્ટ છે કે નહીં તે જોવું પડશે x1 1 2 વખત x1 2 ટાઈમ્સ 1 2 છે બીજું સમીકરણ પણ સંતુષ્ટ થાય છે હવે ચાલો જોઈએ કે ત્રીજા સમીકરણનું શું થાય છે ત્રીજા સમીકરણ 3x1 x2 5 તરીકે વંચાઈ છે આપણે પહેલાથી જ જાણીએ છીએ x1 1 પ્રથમ 2 સમીકરણો સંતોષે છે તેથી 3 x1 x2 5 તમને x2 2 આપશે હવે તમે નોંધ્યું છે કે જો મને x1 અને x2માટે સોલ્યુશન 1 અને 2 મળે છે જોકે સમીકરણોની સંખ્યા વેરીએબલો કરતા વધારે હોવા છતાં સમીકરણો એવી રીતે છે કે હું x1 અને x2 ઉકેલ મેળવી શકું જે તમામ 3 સમીકરણોને સંતોષે છે હવે ચાલો જોઈએ કે આપણી પાસે આ કેસ માટે જે એક્સપ્રેશન હતું તે ખરેખર આ સોલ્યુશનને ઉકેલી આપે છે તેથી અમે કહ્યું x Aᵀ A 1 Aᵀ b અને આપણે છેલ્લા દાખલાની જેમ જ મેનીપ્યુલેશન કરીએ છીએ સિવાય કે આ b હવે 1 2 5 બની ગયું છે થોડીક ગણતરીઓ પછી તમે જોશો કે x1 1 x2 2 આમ સોલ્યુશન 1 2 છે અને આપણે પહેલેથી ચકાસી લીધું છે કે આ સમીકરણને હલ કરશે અને આપણે ચકાસી લીધું છે કે 1 2 એ એક સોલ્યુશન છે જે આપણે પહેલાની સ્લાઇડમાંથી નિરીક્ષણ દ્વારા મેળવી શકીએ છીએ તેથી અહીં અગત્યનો મુદ્દો એ છે કે જો આપણી પાસે વેરીએબલો કરતાં વધુ સમીકરણો હોય તો તમે હંમેશાં આ લિસ્ટ સ્ક્વેર સોલ્યુશન જે Aᵀ A 1 Aᵀ b એ વાપરી શકો છો ધ્યાનમાં રાખવા માટે ફક્ત તે જ છે Aᵀ A 1 અસ્તિત્વમાં છે જો A ની કોલમ એ લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય જો A ની લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ નથી તો પછી આપણે બીજું કંઇક કરવું પડશે જે તમે આ વ્યાખ્યાનમાંથી પસાર થતા જ જોશો સ્લાઇડનો સમય જુઓ 0632 તેથી તે એવા કેસને સમાપ્ત કરે છે કે જ્યાં વેરીએબલોની સંખ્યા કરતા સમીકરણોની સંખ્યા વધુ હોય ચાલો હવે છેલ્લા કેસને સંબોધિત કરીએ જ્યાં સમીકરણોની સંખ્યા વેરીએબલોની સંખ્યા કરતા ઓછી હોય જે n કરતા m ઓછું હશે આ કિસ્સામાં આપણે સમીકરણો કરતાં વધુ ઐટ્રિબ્યૂટ્સ અથવા વેરીએબલોની સમસ્યાને સંબોધિત કરીએ છીએ હવે મારી પાસે ઘણા વધુ વેરીએબલો અને સમીકરણો છે તેથી મારી પાસે અનંત સંખ્યામાં ઉકેલો હશે આ વિશે વિચારવાની રીત નીચે મુજબ છે જો મારી પાસે હોય ચાલો આપણે કહીએ કે 2 સમીકરણો અને 3 વેરીએબલો છે તમે આ પરિસ્થિતિને એક તરીકે વિચારી શકો છો જ્યાં તમે x3 માટે કોઈ મૂલ્ય પસંદ કરી શકો છો અને પછી તેને ફક્ત 2 સમીકરણોમાં મૂકી શકો છો અને x2 સંદર્ભમાં જે પણ શરતો છે તમે તેમને એકત્રિત કરો અને જમણી બાજુ લઈ જાઓ તે તમને 2 સમીકરણો અને 2 વેરીએબલો સાથે છોડી દેશે અને એકવાર આપણે તે 2 સમીકરણો અને 2 વેરીએબલો હલ કરીશું તો આપણે x1 અને x3 x2 ની કિંમતો મેળવીશું તેથી મૂળભૂત રીતે આનો અર્થ એ છે કે હું x3 માટે કોઈ મૂલ્ય પસંદ કરી શકું છું અને તે પછી મને x1 અને x2 માટે મૂલ્યો મળશે તેથી મને અસંખ્ય ઉકેલો મળશે મારી પાસે અનંત સંખ્યાબંધ ઉકેલો હોવાથી પછી મારો પ્રશ્ન એ છે કે અનંત શક્ય ઉકેલોના સમૂહમાંથી મને એક જ ઉપાય કેવી રીતે મળે સ્પષ્ટપણે જો તમે ફક્ત સમીકરણની દ્રાવ્યતા જોઈ રહ્યા છો તો આ અનંત સંભવિત ઉકેલો વચ્ચે તફાવત કરવાનો કોઈ રસ્તો નથી તેથી આપણે કેટલાક અન્ય મેટ્રિક લાવવાની જરૂર છે જેનો આપણે સંભવત ઉપયોગ કરી શકીએ છીએ જે આપણને એક કેસ પસંદ કરવા માટે મૂલ્ય આપશે જે આપણે કહી શકીએ કે આ કેસનો ઉકેલ છે સ્લાઈડનો સંદર્ભ લો 0812 પહેલાનાં ઉદાહરણની જેમ આપણે અહીં ઓપ્ટિમાઇઝેશન વ્યુ લેવા જઈ રહ્યા છીએ આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે છે કે આપણે x'xને ઓછું કરીશું આ અડધા માત્ર એની ખાતરી કરવા માટે છે કે સમાધાન સરસ સ્વરૂપમાં બહાર આવે છે અને અહીં કંઈક એવું નોંધવું જોઈએ જે મહત્વપૂર્ણ છે અમારી પાસે આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા માટે પણ એક અવરોધ છે ડોટ ટી ડોટ એટલે કે આધીન તેથી હું આ અર્ધને ઓછું કરવા માંગું છું xTx અવરોધને આધીન છે A x b તેથી બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ કે x માટે જે પણ સોલ્યુશન મળે છે તેના માટે આ સમીકરણને સંતોષવા એ જરૂરી છે અને આ કોઈ સમસ્યા નથી જે આપણે અસંખ્ય ઉકેલો શોધી શકીએ છીએ x ના જે આ સમીકરણોને સંતોષશે તેથી આ ઉદ્દેશ શું કરે છે તે આ બધા ઉકેલો છે જેમાંથી હું તે એક સોલ્યુશન કેવી રીતે પસંદ કરું છું જે આ xTx ને ઘટાડશે આપણે x ટ્રાન્સપોઝ xને એક ઉદ્દેશ્ય તરીકે કેમ પસંદ કરીશું તેના માટેના તર્ક વિશે વિચાર કરવો પડશે આ મૂળભૂત રીતે કહે છે કે આ બધા ઉકેલો હું તે ઉકેલ ઇચ્છું છું જે ઓરિજીનની નજીક છે તે જ છે જે આ x ટ્રાન્સપોઝ xની દ્રષ્ટિએ કહી રહ્યો છે એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી કોઈ આને નીચે આપેલી રીતે યોગ્ય ઠેરવી શકે છે જો તમારી પાસે ઘણા બધા ડિઝાઇન પેરામીટર્સ છે જે તમે ઓપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને તેથી તમે દાખલા માટે કદને નાનું રાખવા માંગતા હો જેથી તમને ઓછી સંખ્યાઓ જોઈએ તેથી તમે શક્ય તેટલું ઓરિજીન તરફ જવા માંગતા હોવ તો આ કંઈક કરવા માટેનું આ એક ઉચિત કારણ છે તેમ છતાં આ અનંત સંખ્યાના ઉકેલોમાંથી કોઈ એક ઉપાય પસંદ કરવાનો આ એક રસ્તો છે હવે પાછલા ઉદાહરણમાં અને આ ઉદાહરણમાં આપણે આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ હલ કરીએ છીએ જો કે અમે આ કોર્સમાં ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ કેવી રીતે હલ કરવી એ શીખવ્યું નથી જે લોકો પહેલેથી જ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ કેવી રીતે હલ કરવી તે જાણે છે તેમના માટે આ સ્પષ્ટ છે અન્ય સહભાગીઓ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ કેવી રીતે હલ કરવી તે જાણતા નથી તેવા અન્ય સહભાગીઓ માટે હું તમને પ્રોત્સાહિત કરીશ કે ફક્ત મારી સાથે સહન કરો અને પછી આ ઉકેલમાં જાઓ અને જુઓ કે ઉકેલો ફોર્મ શું છે અને એકવાર લિનિયર ઐલ્જબ્ર પરનું આ મોડ્યુલ સમાપ્ત થઈ જશે ત્યારે આપણે ડેટા સાઇઅન્સ ના દૃષ્ટિકોણથી ઓપ્ટિમાઇઝેશન પરનાં મોડ્યુલો મેળવીશું તેથી જ્યારે આપણે તે કરીશું ત્યારે તમે જોશો કે આ પ્રકારની ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ અમે કેવી રીતે હલ કરીએ છીએ છેલ્લા કેસ માટે જે ઓપ્ટિમાઇઝેશન સમસ્યા અમે હલ કરી છે તેને એક અનિયંત્રિત ઓપ્ટિમાઇઝેશન સમસ્યા કહેવામાં આવે છે કારણ કે તે સમસ્યાનો કોઈ અવરોધ નથી જ્યારે કે આ સમસ્યા જે આપણે હલ કરી રહ્યા છીએ તે એક મર્યાદિત ઓપ્ટિમાઇઝેશન સમસ્યા કહેવામાં આવે છે કારણ કે જ્યારે આપણી પાસે ઉદ્દેશ્ય પણ છે જે આપણી પાસે અવરોધોનો સમૂહ છે કે જેને આપણે હલ કરવાની જરૂર છે તેથી તમારે આ સમજવા માટે ઓપ્ટિમાઇઝેશન મોડ્યુલમાંથી પસાર ન થાય ત્યાં સુધી તમારે અમારી સાથે સહન કરવું પડશે રસપ્રદ વાત એ છે કે ઓપ્ટિમાઇઝેશન પર લિનિયર ઐલ્જબ્ર શીખવવાનો સામાન્ય રીતે સારો વિચાર છે પરંતુ રસપ્રદ વાત એ છે કે લિનિયર ઐલ્જબ્રના કેટલાક ખ્યાલો જેને તમે ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ તરીકે જોઈ શકો છો અને ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ હલ કરવા માટે ઘણા બધા લિનિયર ઐલ્જબ્રના ખ્યાલોની જરૂર છે તેથી તે અર્થમાં તે બંને જોડાયેલા છે કોઈ પણ સંજોગોમાં આ ફોર્મની ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ હલ કરવા માટે જેને આપણે લગ્રેંજિયન ફંક્શન f કોમા λ λ એક્સટ્રા પેરામીટર કહેવામાં આવે છે જે આપણે આ ઓપ્ટિમાઇઝેશન ફોર્મ્યુલેશનમાં રજૂ કરીએ છીએ અને તમે શું કરો છો તે છે કે તમે સમીકરણોનો સમૂહ મેળવવા માટે x ને લગતા આ લેંગરેંજિયનને ઓછું કરો અને તમે આને લગ્રેજિયનના સંદર્ભમાં ઓછું કરો છો જે આ અવરોધને પાછો લાવશે તેથી તમારી પાસે જે પણ સોલ્યુશન છે તે x ના સંદર્ભમાં બંને ડિફરેન્શીઐશનને હલ કરવા માટે છે જે તમને x Aᵀ λ 0 આપશે અને λ ના સંદર્ભમાં ડિફરેન્શીઐશન જે તમને ફક્ત એક A x b આપશે તે મૂળભૂત રીતે કહેશે કે જે પણ સમાધાન તમે મેળવો તેણે A x b સમીકરણને સંતોષવા જરૂરી છે એ આપણે જોશું કે કોઈ સમાધાનને ઓળખવામાં આ કેવી રીતે ઉપયોગી છે તો ચાલો આપણે આ સમીકરણ જોઈએ x Aᵀ 0 છે તેથી આમાંથી આપણે x માટે જે સોલ્યુશન મેળવી શકીએ છીએ જે Aᵀ λ છે હવે તમે જે કરી શકો તે છે તમે x નથી જાણતા અને તમે λ પણ નથી જાણતા તેથી બંનેની મૂલ્ય શોધવાની કોઈ રીત હોવી જોઈએ તેથી આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે કે આપણે એ નોલેજ નો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ કે આપણને મળતા કોઈપણ સોલ્યુશન એ સમીકરણ A x b ને સંતોષવા માટે હોય છે તો આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે કે આપણે આ x ને A દ્વારા પૂર્વ ગુણાકાર કરીશું તેથી આપણે બંને બાજુ પૂર્વ ગુણાકાર કરીએ છીએ તેથી આપણે a x A A ᵀ λ A દ્વારા પૂર્વ ગુણાકાર કરી ને આ સમીકરણ મેળવીયે છીએ હવે કોઈ પણ સોલ્યુશન x હોવાથી A x b ને સંતોષ આપે છે હું આ A x ને b દ્વારા બદલી શકું છું અને મને આ સમીકરણ b A Aᵀ λ મળે છે અને આ સમીકરણથી આપણે λ A Aᵀ ઇન્વર્સ b મેળવી શકીએ છીએ અને આ શક્ય છે અને આ ઇન્વર્સ ફક્ત ત્યારે જ અસ્તિત્વમાં છે જો બધી રો લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય હવે કારણ કે આપણી પાસે λ માટે ઍક્સ્પ્રેશન છે આપણે તે ઍક્સ્પ્રેશનને અહીં મૂકી શકીએ છીએ અને આપણે x Aᵀ λ મેળવીશું અને તમારું λ આ ઍક્સ્પ્રેશન છે જે અહીંથી છે તેથી આ A x b ના સમીકરણમાં x નું નિરાકરણ લાવે છે અને કારણ કે આપણે અહીં આ વિચારનો ઉપયોગ કરીએ છીએ તે આપણને જે x મળે છે તે એ છે કે જે A x b જે મૂળ સમીકરણને સંતોષે છે હવે ચાલો આપણે આ સમજવા માટે એક ઉદાહરણ લઈએ મારી પાસે અહીં A x b છે મારી પાસે a તરીકે 1 2 3 0 0 1 અને બી તરીકે 2 1 છે તેથી અહીં નોંધ લો કારણ કે ત્યાં 2 સમીકરણો છે મારી પાસે 2 રો અને 3 સમીકરણ 3 વેરીઅબલ્જ઼ છે મારી પાસે 3 કોલમ છે અને આ સમીકરણો x1 2x2 3x3 2 છે અને x3 1 છે તરીકે વાંચવામાં આવે છે હવે સ્પષ્ટપણે જ્યારે તમે આ સમીકરણ જુઓ ત્યારે તમે જાણશો કે x3 1 એ સોલ્યુશન હોવું જોઈએ તેથી પ્રશ્ન એ છે કે હું x1 અને x2 ને કેવી રીતે પસંદ કરું તેમ છતાં આપણે અહીં શું થાય છે તે જોવા માટે ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશનનો ઉપયોગ કરીશું તેથી પાછલી સ્લાઇડમાંથી ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન એ x Aᵀ A Aᵀ 1 b છે હવે Aᵀ અહીં 1 2 3 0 0 1 છે અને આ મારું A અને Aᵀ છે ફરીથી હું આનો ઇન્વર્સ લઉ છું અને બી હવે 2 1 છે અને જ્યારે હું થોડું વધુ ઐલ્જબ્ર કરું છું ત્યારે આખરે x1 x2 x3 નો ઉપાય મળે છે જે નીચે મુજબ છે અને આપણે તે જોઈ ચૂક્યા છે x3 1 એ એક સમાધાન હોવું જોઈએ કારણ કે છેલ્લું સમીકરણ મૂળભૂત રીતે કહે છે x3 1 x3 1 પસંદ કર્યા પછી તમે હવે x1 અને x2 ની પ્રથમ સમીકરણને સંતોષવા માટે તમને ઘણી સંખ્યાઓ મળી શકે આ બધામાંથી આ સોલ્યુશન આ કહે છે 0 2 0 4 એ ન્યૂનતમ ધોરણ સોલ્યુશન છે અથવા આ વેક્ટર ઓરિજીનમાંથી નજીકનો વેક્ટર છે જે મારા સમીકરણ A x b ને સંતોષે છે તેથી હું આખરે કહી શકું મારા સોલ્યુશન x1 x2 x3 0 2 0 4 1 છે અને તમે સરળતાથી ચકાસી શકો છો કે આ મૂળ સમીકરણને સંતોષે છે x3 1 છે બીજું સમીકરણ x3 1 છે તેથી જ્યારે તમે અન્ય સમીકરણો જુઓ ત્યારે તમારી પાસે એક વખત 0 2 2 વખત 0 4 છે 2 0 81 3 ગુણ્યા 1 તે હશે જે તમને 3 1 2 આપશે જે આ છે તેથી જે સોલ્યુશન અમને મળ્યું છે તે મૂળ સમીકરણને સંતોષે છે અને આ આપણે ચર્ચા કરેલું લઘુત્તમ ધોરણ સોલ્યુશન પણ બને છે તેથી જ્યારે આપણી પાસે લિનિયર સમીકરણોનો સમૂહ હોય ત્યારે આપણે મૂળરૂપે કહ્યું કે ત્યાં 3 કેસો છે જેને એક વ્યક્તિએ જોવાની જરૂર છે એક કેસ તે છે જ્યાં સમીકરણો અને વેરીઅબલ્જ઼ સમાન m n હોય છે બીજો કેસ એ છે કે જ્યાં સમીકરણોની સંખ્યા વેરીઅબલ્જ઼ની સંખ્યા કરતા ઘણી વધારે છે m n કરતા મોટો છે અને ત્રીજો કેસ એ હતો જ્યારે સમીકરણોની સંખ્યા વેરીઅબલ્જ઼ની ની સંખ્યા કરતા ઓછી હોય mn અને અમે જોયું કે એક કેસ એ એક સચોટ ઉપાય છે જો તે ફુલ રેન્કનો મેટ્રિક્સ છે અને જો તે ફુલ રેન્કનો મેટ્રિક્સ નથી તો પછી તમારી પાસે અનંત ઉકેલો અથવા કોઈ ઉકેલ ના હોઈ શકે છે અને રસપ્રદ વાત એ છે કે આગામી 2 કેસ આ 2 પાસાઓને આવરી લે છે જ્યારે મારી પાસે જ્યાં સમીકરણોની સંખ્યા વેરીઅબલ્જ઼ની સંખ્યા કરતા ઘણી વધારે છે ત્યારે કોઈ સોલ્યુશન કેસ નથી અને જ્યારે મારી પાસે વેરીઅબલ્જ઼ સમીકરણોની સંખ્યા કરતા ઘણી વધારે છે ત્યારે મારી પાસે અનંત સોલ્યુશન કેસ છે અને કારણ કે આપણે આ બધા નો ઉકેલ લાવવા માટે સક્ષમ છીએ જેથી રેન્ક ફુલ ન હોય તેવા કેસ માટે આપણે કેસ 2 અને 3 નો ઉકેલો વાપરવા માટે સમર્થ હોવા જોઈએ અને તે સમીકરણનો સુસંગત સમૂહ છે કે સમીકરણનો અસંગત સમૂહ છે તેના પર આધાર રાખીને તમારે અનુરૂપ અનંત સંખ્યાના ઉકેલોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અથવા કોઈ ઉકેલો પરિણામ યોગ્ય નથી તેથી કેટલાક અર્થમાં આપણે સમજીએ છીએ કે આ બધા પરિણામોનું થોડુંક સામાન્યકરણ થવું જોઈએ તેથી આપણે એક સમીકરણ લખી શકીએ જે આ બધા કેસોને ચોરસ લંબચોરસ કેસોનું નિરાકરણ આપે છે તેથી તે એક સવાલ છે જે આપણે પૂછીએ છીએ શું કોઈ સ્વરૂપ છે કે જેમાં કેસ 1 2 અને 3 માંથી મેળવેલા પરિણામો સામાન્ય કરી શકાય છે તે તારણ આપે છે કે એક ખ્યાલ છે જેનો ઉપયોગ આપણે આ બધાને સામાન્ય બનાવવા માટે કરી શકીએ છીએ આ તે છે જેને મેટ્રિક્સના મુરે પેનરોઝ સ્યુડો ઇન્વર્સ કહેવામાં આવે છે તેથી જ્યારે આપણી પાસે સામાન્ય રીતે ax b ફોર્મનાં સમીકરણો હોય છે ત્યારે આપણે x A 1 b સોલ્યુશન તરીકે લખીએ છીએ આનું સામાન્યકરણ લખવું x એ A I છે જે સ્યુડો ઇન્વર્સ સૂચવવા માટે આ શબ્દનો ઉપયોગ કર્યો છે અને જ્યાં સુધી આપણે એ ફેશનમાં સ્યુડો ઇન્વર્સની ગણતરી કરી શકીએ છીએ જ્યાં સુધી A નાં કદને ધ્યાનમાં લીધા વગર કોલમ અને રો નિર્ભર છે કે સ્વતંત્ર છે જો હું આના જેવો કોઈ સામાન્ય સોલ્યુશન લખી શકું જે આ પ્રવચનમાં આપણે ચર્ચા કરેલા કેસને ઘટાડશે તો પછી રોની સંખ્યા વધુ છે અને કો ની સંખ્યા વધુ છે કે નહીં રેન્ક ફૂલ છે કે નહિ તે જોવાને બદલે તમામ પ્રકારના ઉકેલો રજૂ કરવા તે ખૂબ જ અનુકૂળ રીત છે તે બધા જો તેઓ આની જેમ એક એક્સ્પ્રેશનમાં લખી શકાતા હોય તો તે ખૂબ સરસ હશે અને તે બહાર આવ્યું છે કે તેના જેવું એક્સ્પ્રેશન છે અને તે એક્સ્પ્રેશનને સ્યુડો ઇન્વર્સ કહેવામાં આવે છે હવે સ્યુડો ઇન્વર્સ ની ગણતરી સિંગગ્યલર વૅલ્યૂ ડિકોમ્પોઝિશન એક તકનીક ની મદદથી કરી શકાય છે આને ગણતરી કરવાની ઘણી અન્ય રીતો છે પરંતુ સિંગગ્યલર વૅલ્યૂ ડિકોમ્પોઝિશન આને ગણતરી કરવાની એક રીત છે અને જ્યાં સુધી આ કોર્સનો સબંધ છે તમારે ફક્ત તે જાણવાની જરૂર છે કે અમે આની ગણતરી કરી શકીએ આપણે ખરેખર સિંગગ્યલર વૅલ્યૂ ડિકોમ્પોઝિશન કેવી રીતે કરવામાં આવે છે તેની ચિંતા કરવાની જરૂર નથી તો હું આને R માં કેવી રીતે મેળવી શકું તો તમે R માં આ રીત કરો છો તે રીતે તમે આ લાઇબ્રેરીનો ઉપયોગ કરો છો અને સ્યુડો ઇન્વર્સ સામાન્ય રીતે આ ઇન્વર્સ a ની મદદથી ગણવામાં આવે છે અહીં જી એટલે સામાન્યીકરણ તેથી R શું કરે છે તે તમે અહીં જે સમસ્યા આપી છે તે કદ છે અમે 2 જુદા જુદા ઉદાહરણો આપ્યા છે જ્યાં એક ઉદાહરણમાં વેરીએબલ્સ કરતા વધુ સમીકરણો હોય છે બીજા ઉદાહરણમાં સમીકરણ કરતા વધુ વેરીએબલ્સ હોય છે આ તે દાખલા છે જે આ વ્યાખ્યાનમાંથી જ લેવામાં આવ્યા છે અને અમે બતાવીએ છીએ કે આ મેટ્રિસીસ a અને bના કદમાં ભલે ગમે તે હોય આપણે તે જ સમીકરણ જી ઇન્વર્સ A અને સોલ્યુશન 1 2 નો ઉપયોગ કરીએ છીએ જે આપણને એક ઉદાહરણમાં મળ્યું છે અને સોલ્યુશન 4 અને એક બીજા કિસ્સામાં g ઇન્વર્સમાંથી અમને મળ્યું છે હવે સમજવા માટેનો મુખ્ય મુદ્દો એ છે કે તમે આ ઉકેલો મેળવવા માટે R માં g ઇન્વર્સનો ઉપયોગ કરો છો પરંતુ આ ઉકેલોનું અર્થઘટન તે છે જે આપણે આ વર્ગમાં શીખવ્યું છે તેથી અહીં આ ઉકેલમાં અર્થઘટન તે છે આ લિસ્ટ સ્ક્વેર સોલ્યૂશન છે અથવા આ તે સોલ્યુશન છે જે ભૂલોને સામૂહિકરૂપે ઘટાડશે અથવા આ એક સોલ્યુશન છે જે e12 e22 ને ઘટાડશે અને તેથી પર આને જ મિનિમમ નોર્મ સોલ્યુશન કહેવામાં આવે છે જ્યારે ત્યાં અસંખ્ય ઉકેલો છે આ ઉકેલો છે જે ઓરિજીનની નજીકનો છે તેથી આ 2 ઉકેલો માટે તે અર્થઘટન છે કે જે આપણે લિનિયર સમીકરણોના નિવારણ માટે ધ્યાનમાં રાખવા માગીએ છીએ તેમ છતાં R નો ઉપયોગ કેવી રીતે કરવો તે માટેનું ઓપરેશનકરણ ખૂબ જ સરળ છે તમે ફક્ત g ઇન્વર્સનો ફંકશન તરીકે ઉપયોગ કરો છો તેથી ચાલો હું આ વ્યાખ્યાનનો સારાંશ લઉં અમે કહ્યું કે આપણે A x b ફોર્મના સમીકરણો હલ કરવામાં રસ ધરાવીએ છીએ આપણે 3 કેસો વિશે વાત કરી છે m n અને m જો A ફુલ રેન્કનો યુનિક સોલ્યુશન A 1 b છે જો A ફુલ રેન્ક નથી ત્યાં 2 શક્યતાઓ છે ક્યાં તો સમીકરણો સુસંગત અથવા અસંગત છે અને જો m n કરતા વધારે હોય તો આપણે લિસ્ટ સ્ક્વેર સોલ્યુશન જોઈએ અને જો m n કરતા ઓછો હોય તો આપણે લિસ્ટ નોર્મ સોલ્યુશન જોઈએ આપણે આને A 1 b તરીકે લખી શકીએ છીએ અથવા હું તેને સ્યુડો ઇન્વર્સ બી તરીકે પણ લખી શકું છું આ કિસ્સામાં સ્યુડો ઇન્વર્સ અને A ઇન્વર્સ બરાબર હશે અને મેં અગાઉ કહ્યું તેમ આ 2 કેસ આ 2 દ્વારા આવરી લેવામાં આવ્યા છે મારે આ બંને કિસ્સાઓમાં એક જ સ્યુડો ઇન્વર્સ બીનો ઉપયોગ તેઓ સતત અસંગત છે અને તેથી વધુ ચિંતા કર્યા વિના કરવો જોઈએ આ બધા કિસ્સાઓમાં હું સામાન્ય ઇન્વર્સના વિચારનો ઉપયોગ કરીને સમાધાન મેળવીશ તેથી આ લિનિયર સમીકરણો હલ કરવાના વિભાગને તારણ આપે છે પછી ભલે તે ચોરસ હોય અથવા લંબચોરસ સિસ્ટમ હોય કે નહીં ખરેખર કોલમ સ્વતંત્ર છે કે નહીં તેની ચિંતા કરે છે અને તેથી વધુ આ બધા કેસોનો સમાધાન શોધવા માટે તમે એકીકૃત ખ્યાલ તરીકે સામાન્યીકૃત ઇન્વર્સનો ઉપયોગ કરી શકો છો આભાર અને આગળના વ્યાખ્યાનમાં આપણે સમાન સમીકરણો અને વેરીએબલ્સનો જીઓમેટ્રિક વ્યૂ લઈશું જે ડેટા સાયન્સમાં ઉપયોગી છે